સેન્સિંગ પરના અગાઉના લેક્ચર માં તેનો અર્થ છે સેન્સિંગ ભાગ 1 આપણે વિવિધ ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશ નો માટે વિવિધ પ્રકારના સેન્સરના ઉપયોગ જોયો આપણે તાપમાન સેન્સર એક્સેલરોમીટર સેન્સરગેસ સેન્સર જેવા સેન્સર જોયા છે ત્યાં બીજા ઘણા વિવિધ પ્રકારના સેન્સર હોઈ શકે છે અને લાક્ષણિક ફેક્ટરી સ્માર્ટ ફેક્ટરીઓ માં આપણે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના સેન્સરના વિવિધ પ્રકારોના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ આ સેન્સર વિશેની સુંદરતા એ છે કે ખાસ કરીને ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશનો માટે માત્ર તેઓને સમજાય તેવું માનવામાં આવતું નથી તેઓ જે કંઇપણ કરે છે તે સમજવા માટે છે પરંતુ તેઓએ કઠોર પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જેથી તેઓએ મજબુત બનવું પડશે કઠોર પર્યાવરણીય સ્થિતિની ઇંડસ્ટ્રિયલ પરિસ્થિતિ જેમાં તેઓ ગોઠવાશે તેવી સ્થિતિનો સામનો કરવા માટે તેઓ પૂરતા મજબૂત હોવું જોઈએ તે બાજુ રાખીને આપણે પણ જોયું છે કે મેં તમને અગાઉના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે સેન્સર ની ડિઝાઇનિંગ અને બનાવટ એ બહુ મહિનાનો મલ્ટિઅઅર પ્રોગ્રામ છે અને જો તમે પ્રથમ વખત સેન્સર સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તે એક સંપૂર્ણપણે જુદી જુદી બોલ ગેમ છે જેમની ડિઝાઇન પહેલેથી જ છે અને તે એક સારી રીતે ચકાસાયેલ સારો સાબિત સિદ્ધાંત છે જે સરળ છે મૂળભૂત રીતે એકવાર તમે સાબિત ખ્યાલને તમે તેને લઈ લો અને તમે મોટા પાયે ઉત્પાદનમાં જાઓ પરંતુ પ્રથમ વખત જો તમે કોઈ અનોખા પ્રકારનાં સેન્સર લઈને આવી રહ્યા છો તો તેનું ડિઝાઇનિંગ અને તેની બનાવટીકરણ એકદમ જટિલ છે અને ખાસ કરીને સંશોધનકારો દ્વારા કરવામાં આવે છે જે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ સેન્સર ફેબ્રિકેશન અને તેથી વધુમાં સંપૂર્ણપણે અલગ રસ લે છે પરંતુ મેં વિચાર્યું કે મને ગેસ સેન્સરમાંના એક સેન્સર વિશે સંક્ષિપ્તમાં ખ્યાલ આપવા દો એક સાથીદાર સાથે આપણે હવામાં ગુણવત્તાની દેખરેખ માટે ગેસ સેન્સર બનાવવા અને તેમને તૈનાત કરવા આઈઆઈટી ખડગપુરમાં રસ લીધો છે તેથી આ વિશેષ વ્યાખ્યાનમાં હું તમને આ પ્રકારના સેન્સર દ્વારા શીખવાડીશ જેનો આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ અને મૂળભૂત રીતે સાથે રાખીને મેં કહ્યું હતું કે નિષ્ણાતો સંપૂર્ણપણે જુદા છેતેથી ગેસ સેન્સર સાથે આવવું જરૂરી છે તેથી હું ગેસ સેન્સરના કાર્યકારી સિધ્ધાંત વિશે વાત કરવા જઇ રહ્યો છું અને પછી હું તમને મારા એક સાથીદારની લેબમાં લઈ જઈશ જે મૂળરૂપે આઇઆઇટી ખડગપુરમાં ગેસ સેન્સર બનાવતો હોય છે ગેસ સેન્સર મૂળભૂત રીતે પર્યાવરણમાં જ્વલનશીલ જ્વલનશીલ ઝેરી વાયુઓની સાંદ્રતાને મોનિટર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વાયુઓ જેવા કે મિથેન એનઑકસ વાયુઓ એસઑએકસ વાયુઓ આ ઝેરી છે અને તેથી ખૂબ જ જોખમી વાયુઓ છે તેઓનું નિરીક્ષણ સતત કરવુંપડશે જો આપણે હવાની ગુણવત્તા વિશે વાત કરી રહ્યા છીએ આજના વિશ્વમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ ખૂબ મહત્વનું છે કારણ કે પર્યાવરણમાં હાનિકારક વાયુઓના ઉત્સર્જનને લીધે સમગ્ર વિશ્વમાં ક્યાંક ક્યાંક ક્યાંક વધારે હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે તો આ જુદી જુદી વાયુઓની હાનિકારક વાયુઓ જેમ કે એનઑએકસ એસઑએકસ વાયુઓવગેરે મિથેન વગેરે ની સાંદ્રતાની ગુણવત્તા પર આનું સતત નિરીક્ષણ કરવું પડશે તેથી પૃથ્વી પર રહેતા મનુષ્યો અને પૃથ્વી પર રહેતા અન્ય જીવોનું જોખમ ન લેવુ જોઈએ તેથી આ વ્યક્તિઓને આ હાનિકારક વાયુઓના સંસર્ગથી નુકસાન ન પહોંચાડવા માટે કે જે જુદા જુદા ઓટોમોબાઈલ્સ દ્વારા પર્યાવરણમાં ઉત્સર્જિત થાય છે તેથી ગેસ સેન્સિંગ માટેની વિવિધ પદ્ધતિઓ છે ગેસ સેન્સિંગ મૂળભૂત રીતે ઑપ્ટિકલ પદ્ધતિઓ એકોસ્ટિક પદ્ધતિઓ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ કેલરીમેટ્રિક પદ્ધતિઓની મદદથી ભેજ શોષી લેતી સામગ્રી કાર્બન નેનોટ્યુબ આધારિત સામગ્રી પોલિમર મટિરિયલ્સ અને મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર સામગ્રી દ્વારા કરી શકાય છે આના મૂળભૂત રૂપે વિદ્યુત ચલો છે તેનો અર્થ એ કે આ પ્રકારની ગેસ સેન્સિંગ પદ્ધતિઓ તે પર્યાવરણના વિદ્યુત ગુણધર્મોમાં પરિવર્તન તરફ જુએ છે જ્યાં આ વિવિધ વાયુઓ છે વિદ્યુત ગુણધર્મોમાં પરિવર્તન જેમ કે કરંટ લાક્ષણિકતાઓમાં ફેરફાર વોલ્ટેજ લાક્ષણિકતાઓમાં ફેરફાર રેઝિસ્ટિવમાં ફેરફાર પર્યાવરણની સામગ્રીની લાક્ષણિકતાઓ જ્યાં આ હાનિકારક વાયુઓ ની સાંદ્રતા છે તે વધતી જતી હોય છે અને આ પછી આ પ્રતિકાર મૂલ્ય અથવા પ્રતિકાર અથવા વર્તમાન અથવા વોલ્ટેજ અથવા જે પણ આ પદ્ધતિઓ મૂળભૂત છે તે સ્વરૂપે આ વિવિધ સંકેતો મોકલે છે તે બીજી અન્ય પદ્ધતિઓ છે તેથી આપણે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર આધારિત ગેસ સેન્સર ને કેવી રીતે બનાવવું તે વિશે થોડું વધુ વિગતવાર જોશું કારણ કે તે સુવિધા જે આપણા કેમ્પસમાં છે અને મેટલ ઑકસાઈડ સેમિકન્ડક્ટર આધારિત ગેસ સેન્સિંગની આ વિશિષ્ટ પદ્ધતિ વિશે હું તમને થોડો સંક્ષિપ્તમાં કહી શકું છું તેથી આ એમઓએસ ગેસ સેન્સર કાર્યકારી સિદ્ધાંત આ છે આ એમઓએસ ગેસ સેન્સર કેમી રેઝિસ્ટિવ ગેસ સેન્સર છે કેમી રેઝિસ્ટિવ અર્થ જેમ કે ત્યાં કેટલીક રાસાયણિક પ્રતિક્રિયા હોય છે જે સેન્સર સામગ્રી સાથે થાય છે જેના કારણે તે સામગ્રીની પ્રતિકારક પ્રોપર્ટી બદલાશે અને જે જરૂરી છે તે છે કે કોઈ બાબતમાં બદલાવ સાથે આ પ્રતિકારક પ્રોપર્ટી ને માપવા એ સમય સાથે અથવા ગમે ત્યારે બદલાઇ શકે છે જ્યારે ગેસની સાંદ્રતા વધે છે ત્યારે તમને તે વિશિષ્ટ સામગ્રીની પ્રતિકારક પ્રોપર્ટી માં ફેરફાર થતો દેખાશે તેથી તેનો અર્થ એ છે કે તમારે વિશિષ્ટ વાયુઓને લક્ષ્ય બનાવવા માટે વિશિષ્ટ પસંદ કરેલી સામગ્રીની જરૂર હોવી જરૂરી નથી એક સામગ્રી મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના વાયુઓ અનુભવી શકશે તે હોવું જરૂરી નથી તેથી આ મૂળભૂત રીતે પસંદગીયુક્ત વાયુઓ માટે પસંદગીયુક્ત સામગ્રી છે અને આ પસંદગીયુક્ત સામગ્રીમાં સમય બદલાવ અથવા તાપમાનમાં ફેરફાર અથવા જે કંઈપણ સાથે પ્રતિકારક ગુણધર્મોમાં ફેરફાર કરશે તેથી મૂળભૂત રીતે આપણે આ કેમી પ્રતિકારક પ્રોપર્ટી ને સમજવાની જરૂર છે પરંતુ તે પહેલાં આપણે બેઝલાઇન પ્રતિકારની વિભાવનાને સમજવાની જરૂર છે લક્ષ્ય ગેસના સંપર્કમાં ન આવે ત્યા સુધી આ મૂળભૂત રીતે હવામાં સેન્સર સામગ્રીનો પ્રતિકાર કરે છે તેથી આ લક્ષ્ય ગેસ ને આપણે મિથેન કહીશું તેથી જ્યારે તે મિથેનનો સંપર્કમાં નથી ત્યારે બેઝલાઇન પ્રતિકાર શું છે આ એવી વસ્તુ છે જેની ગણતરી કરવી જરૂરી છે અથવા તમારી પાસે આ માહિતી હોવી જરૂરી છે અને પછી આ કેમી રેઝિસ્ટિવ ગેસ સેન્સર થર્મલ એનર્જી પર આધારીત રહેશે તેના ઓપરેશન માટે જે મૂળભૂત રીતે કેટલાક હીટર દ્વારા પૂરી પાડવામાં આવે છે કારણ કે આ રાસાયણિક પ્રતિક્રિયા લેવી પડશે જેના માટે હીટર તે ચોક્કસ સામગ્રીને ગરમ કરશે અને તે પછી પ્રતિકારક પ્રોપર્ટી ને બદલવામાં મદદ કરશે તેથી એક વિશિષ્ટ તાપમાન કે જેના પર સેન્સર શ્રેષ્ઠ પ્રતિસાદ આપે છે તે લેવાનું રહેશે જે મહત્તમ તાપમાન છે તેથી જ્યારે સેન્સર સામગ્રીની વાહકતામાં વધારો અથવા ઘટાડો થવાના આધારે સામગ્રી ગેસના સંપર્કમાં આવે ત્યારે મૂળભૂત રીતે પ્રતિકાર મૂલ્ય બદલાય છે તેથી તે ચોક્કસ સામગ્રીની પસંદગી એ મહત્વનું છે કે જે ગેસને સંવેદનશીલ બનાવવાના લક્ષ્ય ના આધારે છે તેથી એન પ્રકારનાં સેન્સર્સમાં મૂળભૂત રીતે પ્રતિકાર વધે છે અને પી ટાઇપ સેન્સર માં પ્રતિકાર વધે છે માફ કરશો એન ટાઇપ સેન્સર્સ માં પ્રતિકાર ઘટે છે અને પી ટાઇપ સેન્સર માં જ્યારે બેઝલાઇન રેઝિસ્ટન્સના સંદર્ભમાં પ્રતિકાર વધે છે જ્યારે તે વિશિષ્ટ સામગ્રી લક્ષ્ય ગેસનો સંપર્ક કરવામાં આવે છે તેથી સંવેદનશીલતામાં ગેસ સેન્સરના બદલાવની વિવિધ લાક્ષણિકતાઓ છે તેનો અર્થ એ કે ઇનપુટ ના એકમના ફેરફારને ધ્યાનમાં રાખીને તે આઉટપુટ સિગનલમાં પરિવર્તન થાય છે ઇનપુટનો અર્થ લક્ષ્ય ગેસ સાંદ્રતા છે જો તમે લક્ષ્ય ગેસ એકાગ્રતા એકમની સાંદ્રતા બદલતા હો તો તેના સંદર્ભમાં આઉટપુટ સિગનલ માં એકમ કેટલું બદલાશે વિવિધ વાયુઓના મિશ્રણમાં ચોક્કસ ગેસને શોધવાની ક્ષમતા પસંદગીની પસંદગી છે સ્થિરતા લાક્ષણિકતા મૂળભૂત રૂપે પરિમાણ છે જે લાંબા સમયગાળા દરમિયાન ગેસ સેન્સર ની ગેસ સેન્સિંગ પ્રોપર્ટી ની મજબૂતાઈને નિર્ધારિત કરે છે જ્યારે તે પ્રતિકૂળ વાતાવરણના સંપર્કમાં આવે છે પ્રતિક્રિયા સમય એ અન્ય લાક્ષણિકતા છે જે મૂળભૂત રીતે સેન્સર દ્વારા તેને સ્થિર કરવા માટે લેવામાં આવતા સમયને કબજે કરે છે પ્રતિસાદ છે જ્યારે લક્ષ્ય ગેસને કેટલાક ટકાવારી સુધી પહોંચવા માટે સંવેદના આપે છે જેમ કે કેટલાક પૂર્વવ્યાખ્યાયિત થ્રેશોલ્ડ પૂર્વ રૂપરેખાંકિત મૂલ્ય જેવા 80 ટકા 90 ટકા અથવા ગમે તે તેથી તે સ્થિર બિંદુ પર આવવા માટે કેટલો સમય લેવામાં આવે છે તે છે પ્રતિભાવનો સમય રિવર્સિબિલિટી એ છે કે શું સેન્સર રેઝિસ્ટન્સ તેના પર પાછા આવી શકે છે તે બેઝ રેઝિસ્ટન્સ મૂલ્ય છે જો તમે લક્ષ્ય સામગ્રીના લક્ષ્ય ગેસના સંપર્કમાં આવવાનું બંધ કરો છો અને પ્રતિસાદ ટકા એ પરિમાણ છે જે પ્રતિકારના ટકાવારી ફેરફારની ગણતરી દ્વારા ગણતરી કરવામાં આવે છે જ્યારે જ્યારે તે ખુલ્લું નથી હોતું ત્યારે પ્રતિકારના સંદર્ભમાં લક્ષ્ય ગેસના સંપર્કમાં આવે છે તેથી પ્રતિકાર જ્યારે તે આ વસ્તુ ના વિરોધ માં છતી ન થાય ત્યારે આ પ્રતિભાવ ટકા છે તેથી ગેસ સેન્સર વિવિધ એપ્લિકેશનો શોધે છે હું તમને જે કહેતો હતો તે છે હવાની ગુણવત્તાનું નિરીક્ષણ તેવી જ રીતે તેનો ઉપયોગ આ સેન્સરનો ઉપયોગ ઝેરી વાયુઓના લિકેજ શોધવા માટે થઈ શકે છે જો એલપીજી પાઈપો મેનહોલ અથવા સીવેજ ટ્રીટમેન્ટની યોજનાની લિકેજ તપાસ થાય છે તો સામાન્ય રીતે ગેસ સેન્સર નો ઉપયોગ થાય છે ઑટોમોટિવ એક્ઝોસ્ટ્સમાં ઘણા બધા ગેસ સેન્સરનો પણ ઉપયોગ થાય છે આલ્કોહોલ શ્વાસની પરીક્ષણમાં ગેસ સેન્સરનો પણ ઉપયોગ થાય છે તેથી હું તમને આ સેન્સર માંથી એકનો ડેમો બતાવવા જઈ રહ્યો છું જે તેના પર આધારિત ગેસ સેન્સર છે જે અસ્થિર કાર્બનિક સંયોજનોની હાજરી શોધી કાઢવા માટે સક્ષમ છે તેથીમૂળભૂત રીતે આ પ્રકારના સેન્સરમાં જલદી ગેસ સેન્સર્સની સંવેદનાઓ આવે છે આ વાયુઓ તેમની પ્રતિકારક ક્ષમતા તેમની પ્રતિકારક ગુણધર્મો બેઝલાઇન પ્રતિકારના સંદર્ભમાં બદલાઈ જાય છે તેનો અર્થ એ છે કે જ્યારે આ ગેસ સેન્સર લક્ષ્ય ગેસને ખુલ્લું પાડતું નથી ત્યારે પ્રતિકાર મૂલ્ય તેથી જેમ જો કોઈ ચોક્કસ થ્રેશોલ્ડ ઓળંગી જાય તેમ પ્રતિકાર બદલાશે મૂળભૂત રીતે ચેતવણીઓ ઉત્પન્ન થાય છે આ ગેસ સેન્સિંગ સિસ્ટમ નો એકંદર બ્લોક ડાયાગ્રામ છે આપણી પાસે આ સેન્સર મોડ્યુલ છે જેમાં ચોક્કસ લક્ષ્ય ગેસ માટે આ સંવેદનાત્મક સામગ્રી હશે તેથી ગેસ મૂળભૂત રીતે આ ચોક્કસ સેન્સર મોડ્યુલમાંથી પસાર થાય છે અને આ સામગ્રીને એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જે તે બદલાશે તે પસંદ કરેલા ગેસની સાંદ્રતામાં વધારોના સંદર્ભમાં પ્રતિરોધક ગુણધર્મો છે પછી તમારી પાસે એનાલોગ તાપમાન નિયંત્રક છે જે મૂળભૂત રીતે તાપમાનના તફાવતને મોનિટર કરશે અથવા નિયંત્રિત કરશે કારણ કે મેં તમને કહ્યું હતું કે ગેસ જ્યારે તેમાંથી પસાર થાય છે ત્યારે આ સામગ્રીઓની આ રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ કરવા માટે આપણ ને થોડી હીટર ની જરૂર છે તેથી કે આ તાપમાનનું નિયંત્રણ આ ચોક્કસ નિયંત્રક એનાલોગ તાપમાન નિયંત્રક દ્વારા કરવામાં આવે છે પછી તમારી પાસે એક પ્રકારનું માઇક્રો કંટ્રોલર છે જે ડેટા એનાલોગ અથવા માઇક્રો કંટ્રોલરમાં આવતા ડિજિટલ ડેટા ની કેટલીક પ્રક્રિયા કરવામાં મદદ કરશે અને પછી ચેતવણી બનાવવા માટે અમુક પ્રકારના ચેતવણી જેવા કે કેટલાક બઝર અથવા કંઈક વાપરી શકાય છે તેથી આ એક એક્ચુએટર જેવું હશે અને પછી તમારી પાસે એક પ્રકારનું પીસી પણ છેજે તમને એકંદર મોનીટરીંગ અને પ્રક્રિયા કરવામાં મદદ કરશે તે પીસી અથવા લેપટોપ અથવા કોઈપણ અન્ય કોમ્પ્યુટેશનલ ડિવાઇસ હોઈ શકે છે અમે હાલમાં આઈઆઈટી ખડગપુરના મટિરીયલ સાયન્સ સેન્ટરની ગેસ સેન્સિંગ ફેસિલિટી લેબમાં છીએ આ વિશેષ પ્રયોગશાળાની આગેવાની પ્રોફેસર સુભાષિશ બાસુ મજમુદરે કરી છે તેથી હું મારી સાથે પ્રોફેસર બાસુ મજમુદરે છું પ્રોફેસર મજમુદર બાસુ મજમુદરે તમે કૃપા કરીને મને કહો કે આ વિશેષ ગેસ સેન્સિંગ ફેસિલિટી લેબમાં કઈ સુવિધાઓ છે હકીકતમાં વિવિધ ગેસ સેન્સિંગ મટિરિયલ્સની ચકાસણી કરવા માટે લેબનો વિકાસ કરવામાં આવ્યો હતો તેથી કારણ કે ગેસ સંવેદનાત્મક સામગ્રી તેની દ્રષ્ટિએ પ્રથમ લાક્ષણિકતા છે તે છે પોરોસિટી અને સેમિકન્ડક્ટિંગ ગુણધર્મો તેથી એકવાર તમારી પાસે સામગ્રી તૈયાર થઈ જાય પછી તમારે તે જાણવા માટે તેમને લાક્ષણિકતા આપવી પડશે ગેસ સેન્સિંગની ક્ષમતા શું છે તેથી આપણે સેન્સિંગ સુવિધા બનાવી છે જેને આપણે ગતિશીલ ફ્લો ગેસ સેન્સિંગ સુવિધા કહીએ છીએ કારણ કે વાયુઓ વહેતા હોય છે તેથી તે આ પ્રકારના વિવિધ પ્રકારના ગેસથી શરૂ થાય છે જે આપણે ખરેખર બહારથી મેળવીએ છીએ અને વિચાર એ છે કે હવા ગુણવત્તાની દેખરેખ કે જેનું એક ઉદાહરણ છે અથવા તમે વિવિધ પ્રકારના ઝેરી વાયુઓ પણ અનુભવી શકો છો તેથી હાલમાં અમારી લેબ તમે જોઈ શકે છે તે હાઇડ્રોજન ની સંવેદનાની સુવિધા અને કાર્બન મોનોક્સાઇડ મિથેન પછી એનઑએક્સ જેવા વિવિધ ઝેરી વાયુઓ માપવા માટે નો રસ ધરાવે છે અને તાજેતરમાં આપણે જ્યાં કામ કરવાનું શરૂ કર્યું શ્વાસ સંવેદનાત્મક વિકાસ શ્વાસ સેન્સર વિકાસ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તેથી તે વિવિધ ગેસથી શરૂ થાય છે અને તમારા માટે ગેસને પણ મિક્સ કરવાની જોગવાઈ છે તેથી વાયુઓ પરિવહન થાય છે તેથી તેમાં ઘણા ફોલ્ડ થઈ શકે છે તેથી તમે તે પસંદ કરી શકો છો કે કયા ગેસ ચેમ્બર સેન્સિંગ ચેમ્બર સાથે જોડાયેલ હશે તેથી આપણે આ સ્થાનથી લેબની બીજી બાજુએ જવું પડશે અને તેથી ઘણા બધા ફોલ્ડ માંથી જે વાયુઓ આવે છે ત્યાં ચાર જુદી જુદી લીટીઓ હોય છે અને એક વિશેષ રૂપે આપણે કેરીઅર ગેસ માટે ઉપયોગ કરીએ છીએ અને મોટાભાગનાં કિસ્સાઓમાં વાહક ગેસ અહીં છે જેમાં 20 ટકા ઓક્સિજન અને વિવિધ પ્રકારના પરીક્ષણ ગેસ હોય છે અને હાલમાં ત્રણ સમૂહ પ્રવાહ નિયંત્રક છે અને આપણે 1 અથવા 2 વધુ ઉમેરી શકીએ છીએ અને આ આ નિયંત્રક દ્વારા નિયંત્રિત છે તેથી આ વાયુઓના પ્રવાહ દર તમે મેન્યુઅલી અથવા સોફ્ટવેર દ્વારા નિયંત્રિત કરી શકો છો અને આ ભૂતકાળને હાઇગ્રોમેટ્રી ચેમ્બર દ્વારા જેથી તમે આ ગેસની ભેજ જાળવવા માટે વિવિધ પ્રકારના ઉકેલોનો ઉપયોગ કરો તેથી કાં તો તમે આ ગેસને શુષ્ક સ્થિતિમાં ચકાસી શકો છો અથવા ગેસ વત્તા ભેજની અસર જોવા માટે તમે તમારી પોતાના ભેજ ને મૂકી શકો છો અને આ ઘણી દિવાલોથી વહે છે ત્યાં છે તેથી તે આ પ્રકારની લાઇનથી પસાર થાય છે જે સેન્સર ચેમ્બરની ઇનપુટ લાઇન છે તેથી આપણે આપણાં સેન્સિંગ એલિમેન્ટને આ ચેમ્બરની અંદર મૂકી દીધું છે અને હું તેના પહેલા ભાગથી કાઢી શકું છું અને તમે જોઈ શકો છો કે અહીં એક નાનો સબસ્ટ્રેટ છે અને આ બે પ્રોબ સાથે જોડાયેલ છે અને પછીથી હું તમને સેન્સરનો પ્રકાર બતાવીશ કે જેણે આપણે ડેવલોપ કર્યું છે અને આ બિંદુએ પાયાના આપણી પાસે થર્મોકોપલછે આપણે સંવેદના ચેમ્બરના તાપમાનને ચોક્કસપણે નિરીક્ષણ કરી શકીએ છીએ અને આ વાયુઓના આ સમૂહ પ્રવાહ દરને નિયંત્રિત કરીને આપણે ચોક્કસપણે નિયંત્રિત કરી શકીએ છીએ કે આ ચેમ્બરની અંદર આ વાયુઓનું પીપીએમ સ્તર શું હશે તેથી શરૂઆતમાં આ અવરોધિત છે જો કે હવે તે કાર્યરત નથી પરંતુ જો તમે હમણાં જ આને ઠીક કરો તેથી તે એક ગેસ પ્રૂફ ચેમ્બર છે જે તળિયે એમ્બેડ કરેલી હીટરસાથે છે તેથી આપણે તાપમાનને ચોક્કસપણે બદલી શકીએ છીએ અને તમારું સેન્સર ત્યાં જ રહે છે અને સેન્સરની સપાટી પરની બે પ્રોબ છે તેઓ આ ગેસ સાંદ્રતાના કાર્ય અથવા તાપમાનના કાર્ય તરીકે પ્રતિકાર મૂલ્ય લે છે તેથી ત્યાં તાપમાન નિયંત્રક છે તેથી એક પ્રકારનાં માપમાં હું સેન્સરનું તાપમાન સતત રાખી શકું છું તેથી અમે તેને આઇસોથર્મલ સ્થિતિ તરીકે કહીએ છીએ અને પછી ગેસની સાંદ્રતામાં ફેરફાર કરીએ છીએ તેથી તે માપનો એક સમૂહ છે અને આપણે સેન્સરની સપાટીના પ્રતિકારને સમયના કાર્ય તરીકે માપીએ છીએ તેથી આ એક પ્રકારનું માપન છે માપનો બીજો પ્રકાર એ છે કે તમે તમારા ગેસની સાંદ્રતાને સતત રાખો છો અને તાપમાનમાં ફેરફાર કરો છો તેથી તાપમાનના કાર્ય તરીકે તમે પ્રતિકાર ટ્રાન્સિએંટ ના સમાન સમૂહને માપી શકો છો અને જો તમે આ સિસ્ટમને જટિલ બનાવવા માંગતા હો તો પછી તમે તેમાં ભેજ ઉમેરી શકો છો તેથી તમે જાણવા માગો છો કે ભેજના સ્તરે કે આ ગેસ સેન્સિંગ કેવી રીતે કરવામાં આવે છે તેથી આ ત્રણ માપદંડો આ દરેક નમૂનાઓ માટે કરવામાં આવે છે અને તેની ટોચ પર તમે હવે તમારા નમૂનાઓ સુધારી શકો છો ઉદાહરણ તરીકે તમે ઝિંક ઑકસાઈડથી પ્રારંભ કરો છો પછી તમે તેમાં ઈન્ડિયમ ઉમેરી શકો છો તેથી જુઓ કે આ સામગ્રીની અંદર કયા પ્રકારની ખાલી જગ્યાઓ છે અને કેવી રીતે ગેસ સેન્સિંગ પોરોસિટી દ્વારા અથવા ખામી સાંદ્રતા દ્વારા બદલવામાં આવે છે તેથી ત્યાં એક વખત એવું થાય છે કે તમે આ પ્રતિકાર ટ્રાન્સિએંટમૂલ્ય મેળવો તાપમાનના કાર્ય તરીકે એકાગ્રતાના કાર્ય તરીકે અથવા ભેજના તાપમાન તરીકે પછી તમારી પાસે ભરપૂર ડેટા છે અને આપણે પ્રતિકાર ટ્રાન્સિએંટ ના ઘણા ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ અને આપણી પાસે તે પ્રકારના માપન માટે સમર્પિત ઉપકરણો છે અને ઇલેક્ટ્રોમીટર સાથે જે મૂળભૂત માપન કરીએ છીએ તો અહીં આપણી પાસે બે ઇલેક્ટ્રોમીટર છે એક સ્રોત માપન એકમ છે અને બીજું એક ખૂબ ઊંચું રેઝિસ્ટિવ માપન પ્રકારનું ઇલેક્ટ્રોમીટર છે તેથી સામાન્ય રીતે આપણે ટ્રાન્સિએંટ માપવા માટે આ ઇલેક્ટ્રોમીટર નો ઉપયોગ કરીએ છીએ જે આધાર ડેટા છે જે આપણે માપીએ છીએ તેથી આ બધા ડીસી માપન છે તેથી આપણી પાસે એસી માપદંડ માટેની ક્ષમતા છે તેથી આપણે આ ઇંપેડન્સ અનાલાયજર દ્વારા ઇંપેડન્સ સ્પેક્ટ્રોસ્કોપી કરી શકીએ છીએ અને તે આપણને કહેશે કે ડીસી માપન અને એસી માપન વચ્ચે શું તફાવત છે અને આપણે આપણાં ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરી શકીએ છીએ કારણ કે કેટલીકવાર આપણે ડેટા ઝોન ટાઇમ ઝોનમાં વાપરીએ છીએ અથવા કોઈક વાર આપણે ફ્રીકવન્સી ઝોન માં ડેટાનો ઉપયોગ કરીએ છીએ તેથી ફક્ત ફોરિયર ટ્રાન્સફોર્મ દ્વારા તેથી આ આપણ ને ગેસ સેન્સિંગ મટિરિયલ ને સમજવા માટે ઘણી રાહત આપે છે અને હું તમને કેટલાક આલેખ બતાવીશ કે લાક્ષણિક આલેખ કે જેના વિશે આપણે વિચારી શકીએ તેથી આ ભાગ તદ્દન ઉપયોગી છે આ પ્રતિકાર માપ અને આ ક્ષણિક માપ બંને માટે અને આપણી પાસે બીજું નેટવર્ક એનાલાયજાર છે જે મૂળભૂત રીતે આપણે અવાજ સ્પેક્ટ્રોસ્કોપીમાટે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે કેટલીકવાર પ્રતિકાર ક્ષણની અંદર અવાજ આવે છે જે ઘણી માહિતી આપે છે આનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ સંબંધિત વાયુઓના પ્રકારોની સમજ પ્રમાણે આ ખૂબ જ અપવાદરૂપે ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા આપે છે કારણ કે મૂળભૂત રીતે જ્યારે તમે સમય વિરુદ્ધ પ્રતિકારને માપશો ત્યારે ડેટા વધુ કે ઓછા ખૂબ એકવિધ હોય છે જ્યારે તમે ગેસ પસાર કરો છો ત્યારે પ્રતિકાર બદલાય છે અને ગેસની સાંદ્રતાના આધારે પ્રતિકાર વધુ બદલાય છે તેથી તમે આ ટ્રાન્સિએંટ ડેટામાંથી પ્રતિસાદ ટકાની ગણતરી કરી શકો છો કે હવામાં બદલાવ અને ગેસમાં પ્રતિકાર કેટલો છે તેથી તે આર એ માઈનસ આર જી બાય આર એ છે જેથી તમે ગણતરી કરી શકો કે પ્રતિસાદ ટકા કેટલો છે ખાસ કરીને એસડીએમ સ્પષ્ટીકરણ અનુસાર આ પ્રકારના દોષમાં કેટલો સમય લાગે છે ગેસની પ્રત્યેક સાંદ્રતામાં આ પ્રતિકારનો 90 ટકા પતન જેથી તે તમારો પ્રતિસાદ સમય છે એ જ રીતે જ્યારે તે આ પ્રતિકારથી પાયાના પ્રતિકાર તરફ પાછું આવે છે જેથી તે તમારો પુન પ્રાપ્તિ સમય છે તેથી આ મૂળ ડેટા છે આપણને જે પ્રતિભાવ સમય મળે છે તેનો તે છે પછી પ્રતિભાવ ટકા છે તેથી જ્યારે તમે તાપમાનના કાર્ય તરીકે કાર્ય કરો છો તો પછી તમે જોઈ શકો છો કે બધા તાપમાનમાં તે સમાન પ્રકારનાં પ્રતિસાદ ટકા જેટલું નથી તેથી તમે જે પણ ઉપયોગ કરો છો તે ગેસની સાંદ્રતા અને સેન્સિંગ મટિરિયલનું તાપમાન ઑપરેટિંગ તાપમાનના આધારે તમારી પાસે આ પ્રકારની વળાંક આકારની ઘંટડી છે અને આ આપણને ઘણી માહિતી પણ આપે છે તેથી મને લાગે છે કે આપણે તેને વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ પરંતુ તે સમય માંગી લેવાની પ્રક્રિયા છે તેથી આ મૂળ સુવિધાઓને સમજવા માટે આપણે ઘણી વસ્તુઓ શીખવી પડશે પરંતુ એકવાર તમે આ પ્રકારનો ડેટા મેળવી લો તે પછી તમારા માટે તે જાણવું રસપ્રદ રહેશે કે નમૂનાનો પ્રકાર કે જે નમૂનાના મોર્ફોલોજી તરીકે આ પ્રકારના ડેટા પર ભારે પ્રભાવ પાડે છે જે એક સારો ભાગ છે કારણ કે તમે એકથી એક કરી શકો છો માળખું અને મિલકત સહસંબંધ આ વિશિષ્ટ પોસ્ટર જે તમે તેને બતાવો છો તે બતાવવામાં આવી રહ્યું છે કે તમારી પાસે પાવડર છે તેમાંથી તમે એક પુલેટબનાવો છો તેમાંથી બે ઇલેક્ટ્રોડ બનાવે છે અને પછી આ પ્રતિકારને માપશો અને તમારા નમૂના રૂપરેખાંકનને અહીંથી નેનોટ્યૂબ પ્રકારની વસ્તુ અથવા મૂળ પાતળા ફિલ્મ અથવા એમ્બેડ કરેલી નેનોસ્ટ્રક્ચર અથવા જાડા હોલો ફ્રેમ નેનોસ્ટ્રક્ચરમાં બદલો આ બધા યોજનાકીય રીતે દોરેલા છે અને એકથી એક સહસંબંધ તમે ઉપલા માઇક્રો સ્ટ્રક્ચરમાં મેળવી શકો છો તમે જોશો કે આ પેલેટ જેવું છે આ પ્રકારની પાવડર એક છિદ્રાળુ નળી ધરાવતા બરાબર તે એક હોલો ટ્યુબ બનાવે છે અને અચાનક ગેસ અંદરથી ખસી જાય છે તે પણ બહાર શોષાય છે જેથી પ્રતિભાવ ટકા અહીં ખૂબ જ ઉત્તમ છે તેવી જ રીતે તમારી પાસે નેનો રોડપાતળી ફિલ્મ છે આ રસપ્રદ એમ્બેડ કરેલી નેનો ડ્યુઓ માળખું પહેલેથી જ આધાર એક પ્રકારની છિદ્રાળુ સામગ્રી છે અને આપણે આ પ્રકારની ટ્યુબ્સ અંદરથી ભરેલી છે અને એક ઇલેક્ટ્રોડ અહીં મૂકી અને ત્યાં એક ઇલેક્ટ્રોડ છે તેથીતે કિસ્સામાં તે સમાંતર પ્રકારની પ્લેટ રૂપરેખાંકન છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કેટલીકવાર આપણને સપાટીના પ્રકારનો ઇલેક્ટ્રોડ મળે છે જે આપણે જમા કરીએ છીએ તેથી એકવાર તમે સમાન સામગ્રી સમાન ગેસની સાંદ્રતામાળખું સમાન ભેજ સમાન તાપમાનનું આ પ્રકારથી નેનો કરો પરંતુ તમે ગેસ સેન્સિંગ પ્રભાવમાં ડ્રામટીકલી રીતે સુધારો કરો છો તેથી આ પ્રકારનાં ગતિશીલ વિશ્લેષણનો સંપૂર્ણ વિચાર એ છે કે કોઈ વિશિષ્ટ હેતુ માટે તમારી સામગ્રીના તમારા ભૌતિક ફેરફારને સમજવું તેને પસંદગીયુક્ત બનાવવા માટે આપણે બીજી પ્રકારની સામગ્રી તૈયાર કરીએ છીએ જે આપણે કરીએ છીએ તે કંઈ નથી પરંતુ મટિરીયલ એન્જિનિયરિંગછે તે જ ઝિંક ઑક્સાઇડ તે તમામ વાયુઓને અનુભવી શકે છે અથવા અચાનક ફેરફાર કરીને હું તેને બનાવી શકું છું એનઓએક્સ માટે હાઇડ્રોજન સિલેક્ટિવ માટે તેથી આ એક પ્રચંડ મટિરીયલ એન્જિનિયરિંગ છે જે આપણે આ લેબમાં કરીએ છીએ અને આપણને પસંદગીયુક્ત સેન્સર મળે છે તેથી એકવાર આપણે પસંદગીયુક્ત સેન્સર મેળવીએ પછી વિચાર એ છે કે પસંદગીના સેન્સરને સ્વદેશી સંવેદનાના તત્વના રૂપમાં પેક કરી શકાય જે આપણા એમ ટેકM tech ના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો તેથી આ પ્રકારના સેન્સિંગ એલિમેન્ટ અને પછી અલગથી આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ મોડ્યુલને નિર્ધારિત કરવું પડશે જેથી આ સર્કિટ મોડ્યુલ સાથે જોડાઈ શકે અને આ જે પણ આ બધા સાધનો કરી રહ્યા છે હકીકતમાં તે પોર્ટેબલ સેન્સર તરફ દોરી જશે જેથી તમે આ સેન્સર મોડ્યુલને લઈ શકો તેથી અમારું કામ મોટે ભાગે સામગ્રીની હેરાફેરી કરવાનું છે તેમની સંવેદનાની ગુણધર્મો તપાસવાનું છે પરંતુ કોઈકે આ સેન્સરને પ્રોટોટાઇપ બનાવવા માટે પણ બનાવવો જોઈએ જેથી આપણે તેને ક્યાંક અટકીને લઈ જઈ શકીએ જેથી અમુક પ્રકારની ગોઠવણ કરવામાં આવી તેથી તે તદ્દન પ્રાથમિક છે પરંતુ આ પ્રકારની ગોઠવણી કરવામાં આવી હતી અને તમે તેને તમારી દિવાલ પર લટકાવી શકો છો અને પછી તમે દિવાલમાં ઓરડાની સુગંધ મૂકી શકો છો અને સિદ્ધાંતમાં તે લાક્ષણિકતાઓ બતાવશે મારો મતલબ આપણે સેન્સિંગ કરીશું હવે આ પ્રકારનાં ગતિશીલ માપનો એક મહત્વપૂર્ણ પાસું એ છે કે વાસ્તવિક આજુબાજુમાં આ પ્રવાહ રહેશે નહીં તેથી જે પ્રવાહ અમને મળી રહ્યો છે તેથી તે 20 એસસીસીએમ અથવા 100 એસસીસીએમ અથવા 500 એસસીસીએમ કહે છે તેથી તમે તમારી સંવેદનાની સપાટી પર ખૂબ ઑક્સિજન દોરી રહ્યા છો અને જ્યારે વાયુઓને સંવેદના આવે છે ત્યારે સંવેદનાત્મક ઉત્પાદન વિકસે છે અને તમે બહાર નીકળી રહ્યા છો તેથી તમને આ માપમાંથી ખૂબ લાક્ષણિક પ્રતિસાદ અને પુન પ્રાપ્તિ પ્લોટ મળશે પરંતુ તમારું વાસ્તવિક સેન્સર જ્યારે પણ તે ક્યાંક અટકી જશે ભાગ્યે જ કોઈ પ્રવાહ આવશે તેથી અમારે તે ઉપકરણ કરવું પડશે જે અમારી પાસે ડિવાઇસ સ્ટેટિક ચેમ્બર હતું એક સ્થિર ચેમ્બર જ્યાં તમે હમણાં જ સેન્સર મુકો છો થોડો ગેસ મૂકો અને તેને સમજવા દો અને પછી આપમેળે તે પુનપ્રાપ્ત થઈ જશે તેથી જ્યારે આ સામગ્રીને સારી રીતે સમજીએ છીએ ત્યારે આ પડકાર અમે લીધો હતો અને તમે જે કહો છો તે આ ભાગ છે તેથી ઘણું સાધનસામગ્રીબધું પસાર થઈ ગયું હતું અને આપણી પાસે અમારી પોતાની માઇક્રો કંટ્રોલર શ્રેષ્ઠ સર્કિટરી છે અને આ પણ રિમોટલિ સેન્સ થતી હતી તેથી આ પ્રકારની બધી જટિલતાઑ આવી અને આ પ્રકારની વ્યવહારિક સમસ્યાનું નિવારણ કરવું એ અમારા જ્ નોલેજ ની બહારનું હતું તેથી અમે વિવિધ ફેકલ્ટી સભ્યો સાથે સહયોગ કરવાનું શરૂ કર્યું એક પ્રોફેસર મિશ્રા તેમાંથી એક છે કે તે સેન્સિંગને નિયંત્રિત કરવાની સંભાળ લઈ રહ્યાં છો જો તમે સેન્સિંગ થી કંટ્રોલ કરી શકો છો અથવા જો તમે ડેટા એક્વિઝિશન લઈ શકો છો ઇલેક્ટ્રોનિક વિભાગના કેટલાક અન્ય ફેકલ્ટી સભ્યો પ્રોફેસર સુદિપ નાગ વિકાસ પર કામ કરી રહ્યા છે કારણ કે આપણા જ્ નોલેજમાં આપણે ફક્ત તે જ કરી શકીએ પરંતુ તે આ ક્ષેત્રમાં નિષ્ણાંત છે તેથી તેમણે વિકસિત કર્યું છે કે એક પ્રિંટ કરેલો સર્કિટ બોર્ડજે અન્ય ફોરમ માં હોઈ શકે છે આપણે આ પ્રકારની લેબ્સ માંથી જે પણ વસ્તુઓ વિકસાવવામાં આવી છે તે બતાવીશું તેથી ભૌતિક એ આ પ્રકારની પ્રવૃત્તિની કળા છે કારણ કે છેવટે આપણે પસંદગીયુક્ત રીતે કોઈ ગેસનો અહેસાસ કરવો પડશે કે તમારે જાણવું જોઈએ કે તેમની સાંદ્રતા શું છે અને બરાબર કયા તાપમાનમાં તે બદલાય છે તેથી જો આ તાપમાન ખૂબ ઉંચું હોય તો તમારે તે પ્રકારના સેન્સરને ચલાવવા માટે એક અલગ પાવર સર્કિટની જરૂર હોય જેથી તે સમસ્યાઓ છે તેથી તે ફિડબેક નો ઉપયોગ કરીને આપણે આ સંશોધનનો આ ભાગ આ તાપમાનને ઘટાડવા માટે કંઈક કરી રહ્યા છીએ અને આ તે વસ્તુ છે જે મને લાગે છે કે કોઈએ સમજવું પૂરતું છે કે આ પ્રયોગશાળામાં બરાબર શું કરવામાં આવે છે હવે તમારે સેન્સર બનાવવું પડશે મારો અર્થ એ છે કે આ ફક્ત સામગ્રી જ નહીં પણ વિવિધ સ્વરૂપોમાં સેન્સર છે તેથી આપણી પાસે ફ્લુઝરી તકનીક દ્વારા થિન ફિલ્મ જમા કરવાની સુવિધા છે અને મોટે ભાગે આપણે તેનો ઉપયોગ બીજી લેબમાં કરીએ છીએ જે આપણે માઇક્રોવેવ સહાયિત હાઇડ્રોથર્મલતકનીકથી કરી હતી જો આપણે તેમના ગેસ સેન્સિંગગુણધર્મોને જાણવા માટે છિદ્રાળુ સામગ્રી અથવા વિવિધ પ્રકારની નેનોસ્ટ્રક્ચર્ડ સામગ્રી બનાવી શકીએ છીએ પ્રોફેસર બાસુ મજમુદરે માટે ખૂબ ખૂબ આભાર તેથી આપણે અહીં આપણી પાસે અન્ય સુવિધાઓ પર ધ્યાન આપીશું જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે અસ્થિર કાર્બનિક સંયોજનો સંવેદનામાં આવશે હા તે અસ્થિર કાર્બનિક ઘટકના કિસ્સામાં એક છે તે બધી બાબતો માટે સિલિન્ડર મેળવવું મુશ્કેલ છે પરંતુ તમે સરળતાથી તમારો ગેસ હળવા કરી શકો છો અને તેમાં તમે બ્યુટીન ગેસ લગાવી શકો છો તમારી પાસે સરળતાથી કોઈ પ્રકારનો પેઇન્ટ હોઈ શકે છે જ્યાં ટોલ્યુએન છે ત્યાં ફક્ત આપણે એક ચેમ્બર વિકસિત કર્યો છે તે અમારા વિદ્યાર્થીઓમાંનો એક હોઈ શકે છે કારણ કે તે તેમાં છે તેથી આપણે ત્યાં જઈશું અને જોશું કે આ પ્રયોગશાળામાં આ ઇવોસિઝ કેવી રીતે થઈ રહી છે તેથી હવે હું તમને મિસ શમિસ્થાનો પરિચય આપવા જઈ રહ્યો છું જે પીએચડી સ્કૉલર છે સંયુક્ત રૂપે દેખરેખ પ્રોફેસર બાસુ મજમુદરે અને મારી જાતે કરી હતી તેથી શમિષ્ઠા તમે કૃપા કરીને અસ્થિર કાર્બનિક સંયોજનો જેવા સંવેદના માટેના સેટઅપને સમજાવી શકશો મેથેનોલ બ્યુટેનોલ વગેરે હા ખરેખર ગેસ સેન્સિંગ સેટઅપને બે પ્રકારમાં વ્યાપક રૂપે વર્ગીકૃત કરવામાં આવે છે એક છે ડાયનામિક્સ અને સ્ટેટિક્સ ડાયનામિક્સ સિસ્ટમ તમને પહેલેથી જ સર દ્વારા સમજાવી છે અને આ એક સ્ટેટિક્સચેમ્બર છે જેના દ્વારા આપણે આ છિદ્ર દ્વારા ગેસ રજૂ કરી રહ્યા છીએ અને ત્યાં એક સેન્સર એરે ડેટા આ દ્વારા લઈ શકાય છે આપણે તે પ્રોબ્સમાંથી બહુવિધ સેન્સર ડેટા લઈ શકીએ છીએ જે ત્યાં છે આપણે સેન્સરનો વિસ્તાર રાખીશું અને આપણે ડેટા લઈ શકીએ છીએ અને આ એક વાસ્તવિક સમયની ગેસ સેન્સિંગ સિસ્ટમ છે કારણ કે તે રીઅલ ટાઇમ વાતાવરણ સાથે સંપર્કમાં રહે છે અહીં પરિસ્થિતિઓ એકદમ સામાન્ય છે પરંતુ અહીં તે પર્યાવરણના સંપર્કમાં આવે છે તેથી આ મૂળભૂત રીતે ગેસ સેન્સિંગ સિસ્ટમનું લઘુચિત્ર લઘુચિત્ર સંસ્કરણ છે આ ગેસ સેન્સિંગ પ્રોબ છે જ્યાં તમે જોઈ શકો છો આપણી પાસે છે આ હીટર છે આ નિક્રોમ વાયર તમે જોઈ શકો છો એક માઇકા માઇકા શીટ્સ જે જુદા પડે છે તે હીટર અને સેન્સર વચ્ચે ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે આ સેન્સર છે અને આ તે એનટીસી છે જે નકારાત્મક તાપમાન ગુણાંકની સામગ્રી છે તે એનટીસી થર્મિસ્ટર છે ખરેખર તે માટે સેન્સિંગ માટે વપરાય છે તે તાપમાન સેન્સર તરીકે ઉપયોગમાં લેવાય છે અને મોટે ભાગે તે સેન્સરના વર્તમાનના ધસમસતા પ્રવાહને પણ એબ્સ્ટ્રેક્ટ કરે છે અને પછી તમે જોઈ શકો છો કે આ તાપમાન નિયંત્રક છે અહીં પીઆઈડી કંટ્રોલ યુનિટનો ઉપયોગ થાય છે આપણે અહીં પીઆઈડી નિયંત્રિત સર્કિટ ડિઝાઇન કરી છે અને પછી આ એનટીસી દ્વારા જે મેં કહ્યું હતું કે તે સામગ્રીના પ્રતિકારનું તાપમાન વધી રહ્યું છે પ્રતિકાર ઓછો થઈ રહ્યો છે તેથી તે કોઈક રીતે સિસ્ટમના ફિડબેક તરીકે કાર્યરત છે તેથી તે પાવર કે જે પાવર ટ્રાંઝિસ્ટર છે તેના આધારે જે ત્યાં ઇનપુટ છે તે ભિન્ન છે અને તેના આધારે આપણે કોઈ ખાસ બિંદુએ તાપમાનને નિયંત્રિત કરવા માટે સક્ષમ છીએ કે જેના પર આપણે પ્રયોગ કરીશું તેથી હવે તમે જોઈ શકો છો કે આ સેન્સર માટેની આ બેઝ લાઇન છે આ સૌ પ્રથમ સેન્સર છે આ કાચ પર બનાવટી છે પાયાની સામગ્રી એક ગ્લાસ છે અને તે પછી માટી જેલ તકનીકનો ઉપયોગ કરીને આપણે સ્પિન કોટિંગ એકમનો ઉપયોગ કર્યો છે આપણે કોપર ઑકસાઈડની પાતળી ફિલ્મ વિકસાવી છે આ એક પી પ્રકાર એમઓએસ છે માફ કરશો મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર સેન્સર છે તેથી હું તમને બતાવીશ કે તે કેવી રીતે કાર્યરત છે સૌ પ્રથમ જ્યારે કોઈ ખાસ મહત્તમ તાપમાન પર આ ચકાસણી પર્યાવરણની સામે આવે છે ત્યારે ઓક્સિજનઆ સેન્સરની સપાટી સાથે પ્રતિક્રિયા આપે છે તેથી આ સપાટી પર થોડી રાસાયણિક શોષણ પ્રક્રિયા થઈ રહી છે જેના કારણે આપણને ઇલેક્ટ્રોન મળી રહ્યા છે આ એક પી પ્રકારની સામગ્રી છે તેથી લઘુમતી ઇલેક્ટ્રોન જે ત્યાં છે તે ઓક્સિજન દ્વારા લેવામાં આવે છે જેનું ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ લગાવ હોય છે તેથી પી પ્રકારની સામગ્રીની વાહકતા શું થઈ રહી છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે વોલ્ટેજ લેબલ છે તે સૌથી વધુ વોલ્ટેજ હશે એક પરિચય પછી આપણે જોશું કે આમાં થોડો ઇથેનોલ છે આ ફ્રેશનર પાસે ખરેખર થોડી ઇથેનોલ સામગ્રી છે જે એક વિઓસી છે તેથી આ ચોક્કસ સેન્સર આ વિઓસી ને શોધી કાઢશે તેથી ચાલો આપણે જોઈએ જેથી તમે ત્યાં પ્રતિક્રિયા જોઈ શકો છો તે નીચે પડી રહ્યો છે ત્યાં વોલ્ટેજ પડી રહ્યો છે તે શોધી કાઢવા માટે સક્ષમ છે કે પર્યાવરણમાં તેના આધારે ત્યાં એક અસ્થિર કાર્બનિક સંયોજન છે તેથી આભાર શમિષ્ઠા તેથી શમિષ્ઠા તમે અમને હવે આ પ્રકારના સેન્સરના જુદા જુદા એપ્લિકેશનો વિશે કહી શક્યા હા આ પ્રકારના સેન્સર વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે ઉદાહરણ તરીકે જો તમે તેલ અને ગેસ ઉદ્યોગ માટે જાઓ છો તો ત્યાં કામ કરતા કામદારોને વિવિધ હાનિકારક વાયુઓનો પર્દાફાશ થાય છે ત્યાં ડીઝલ એન્જિનો કે જે મશીનરી ચલાવવા માટે વપરાય છે ત્યાં ઓઇલ ફેક્ટરીમાં તે આવા રેડિયેશન બહાર કાઢે છે જે હાઇડ્રોજન સલ્ફાઇડ્સ નાઇટ્રોજન ઑક્સાઇડ તે બધી વસ્તુઓ જેવી હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરે છે અને કેટલીક ખાસ ધાતુઓ તે મનુષ્ય માટે ખૂબ જ હાનિકારક છે તે ફેફસાના કેન્સર શ્વસન રોગોનું કારણ બની શકે છે અને ત્યાં પણ જ્યારે બેક્ટેરિયાના બનાવટમાં તમે આ સ્થાનો પર કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના સંપર્કમાં આવી શકો છો ત્યારે આ વાયુઓની સાંદ્રતાનું નિરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ ગેસ ઇન્દ્રિયના વિવિધ પ્રકારનાં ઉદ્યોગોમાં વધુ વ્યાપક સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે આભાર શમિષ્ઠા આભાર પ્રોફેસર બાસુ મજમુદરે તેથી આ આખરે આ સંદર્ભો છે અને જો તમને આ પ્રકારના કોઈપણ મેટલ ઑકસાઈડ ગેસ સેન્સરની ડિઝાઇન વિશે રુચિ છે તો આ તે છે જેમાંથી તમે પસાર થઈ શકો અને બીજા ઘણા સંદર્ભો પણ છે તેથી તમારી રુચિના આધારે તમે આમાંથી કોઈપણ સંદર્ભો લઈ શકો છો આભાર